નમસ્તે આજે હું લેસિંગ સિસ્ટમ્સ વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું લેસિંગ સિસ્ટમ્સનો ઉપયોગ મૂળભૂત રીતે બિલ્ટ અપ સેક્શનને તેની સમગ્ર લંબાઈમાં રાખવા માટે કરવામાં આવે છે અમે ઇક્વિડિસ્ટન્સ કરી શકીએ છીએ એટલે કે બિલ્ટ અપ સેક્શનને આપણે તેની લંબાઈ દરમિયાન જે કંઈપણ વાપર્યું છે તેને સમાંતર બનાવવા માટે આપણે તેને બાંધવાની જરૂર છે અને તેમને એકીકૃત બનાવવા માટે અને તેમને એકવિધ રીતે કાર્ય કરવા માટે જેથી એકંદરે બિલ્ટ અપ વિભાગ કામ કરે તેથી તેના માટે આપણે લેસિંગનો ઉપયોગ કરી શકીએ જે મૂળભૂત રીતે બે સંકોચનીય અર્થ વર્ટિકલ સભ્યો વચ્ચે કેટલાક વલણવાળા સભ્ય છે અથવા બેટન સિસ્ટમ હોઈ શકે છે બેટન સિસ્ટમ મૂળભૂત રીતે તે એક આડી પ્લેટ છે જે બે મુખ્ય સભ્યો સાથે જોડાયેલ છે જેને બેટન સભ્યો કહેવામાં આવે છે પરંતુ આજે આપણે લેસિંગ મેમ્બર વિશે ચર્ચા કરીશું જે મૂળભૂત રીતે ઝોકવાળા સભ્યો છે અને આ લેસિંગ મેમ્બરનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કોમ્પ્રેસીવ લોડ્સ કામ કરતા હોય અથવા વિલક્ષણતા હોય ત્યારે ખાસ કરીને તરંગી લોડિંગ માટે અમે લેસિંગ સિસ્ટમ પસંદ કરીએ છીએ હવે લેસિંગ સિસ્ટમ માટે લેસિંગ મેમ્બર્સ સામાન્ય રીતે પ્લેટ ફ્લેટ પ્લેટ હોય છે તે એંગલ સેક્શન હોઈ શકે છે તે લાઇટ ચેનલ સેક્શન હોઈ શકે છે અથવા ગોળાકાર સેક્શન એટલે ટ્યુબ્યુલર સેક્શન હોઈ શકે છે તેથી અમે અલગ રીતે આપી શકીએ છીએ હવે ફરીથી લેસિંગ મેમ્બરના કિસ્સામાં આપણે બે પ્રકારના લેસિંગ મેમ્બરને ધ્યાનમાં લઈ શકીએ છીએ કહો કે આ એક મેમ્બર આપવામાં આવ્યો છે આ એક કમ્પ્રેશન મેમ્બર છે આ બીજો કમ્પ્રેશન મેમ્બર છે જેનો ઉપયોગ બિલ્ટ અપ સેક્શન માટે થાય છે અને અમે લેસિંગ આપી રહ્યા છીએ તેથી અમે સિંગલ લેસિંગ તરીકે આપી શકીએ છીએ જેને સિંગલ લેસિંગ સિસ્ટમ કહેવામાં આવે છે અથવા અમે ડબલ લેસિંગ પણ આપી શકીએ છીએ ડબલ લેસિંગના કિસ્સામાં તે આના જેવું હશે ખરું તેથી અલગ અલગ રીતે આપણે કનેક્ટ કરી શકીએ છીએ અલબત્ત અલગથી આપણે કનેક્ટ કરી શકીએ છીએ કદાચ આ એકસાથે કનેક્ટ થઈ શકે છે તેથી આને ડબલ લેસિંગ કહેવામાં આવે છે તેથી જ્યારે આપણે ડિઝાઇનિંગ કરીશું ત્યારે આપણે સૌ પ્રથમ નક્કી કરવું પડશે કે આપણે સિંગલ લેસિંગ માટે જઈ રહ્યા છીએ કે ડબલ લેસિંગ માટે કારણ કે તે મુજબ લેસિંગ મેમ્બર પરનું બળ ચિત્રમાં આવશે જેની કાળજી લેવી પડશે હવે જ્યારે આપણે લેસીંગની ડીઝાઈનીંગ માટે જઈશું ત્યારે આપણે જાણવું જોઈએ કે લેટીસ મેમ્બરના ફેલ્યોર મોડ્સ શું છે તેથી કયા પ્રકારની નિષ્ફળતા થઈ શકે છે તે આપણે સૌ પ્રથમ જોઈશું અને તે મુજબ અમે એક ડિઝાઇન પદ્ધતિ વિકસાવવાનો પ્રયાસ કરીશું જેથી નિષ્ફળતાને પકડી શકાય તેથી જો કોઈ એક બિલ્ટ અપ સભ્યનું બકલીંગ હોય તો બિલ્ટ અપ સભ્યના સંપૂર્ણ બકલીંગ તરીકે સંપૂર્ણ રીતે તેનો અર્થ એ છે કે જો એકંદરે જો કૉલમ ખૂબ પાતળી હોય તો તે આ રીતે બકલ થઈ શકે છે જો તે કૉલમની નીચે આ રીતે બકલ થઈ શકે છે ખૂબ જ પાતળું છે અને જો અક્ષીય ભાર ઘણો વધારે હોય તો બકલિંગ આ રીતે થઈ શકે છે તેથી આ એક રીતે નિષ્ફળ થઈ શકે છે બીજી રીતે તે નિષ્ફળ થઈ શકે છે કે મુખ્ય ઘટકના મુખ્ય ઘટકના બકલીંગના મુખ્ય ઘટકના બકલીંગનું બકલીંગ એ હોઈ શકે છે કે આપણે અહીં કમ્પ્રેશન મેમ્બર પ્રદાન કરી રહ્યા છીએ અને કમ્પ્રેશન મેમ્બર અહીં હોઈ શકે છે અને અમે ચોક્કસ લેસિંગ સિસ્ટમ પ્રદાન કરી રહ્યા છીએ તો આપણે શું જોઈ શકીએ કે લોડિંગ ગમે તે હોય તેના માટે જો સભ્ય બકલિંગ એટલે કે અતિશય બકલિંગને કારણે તેટલો ભાર વહન કરી શકતો ન હોય તો તે મુખ્ય ઘટક નિષ્ફળ થઈ શકે છે કારણ કે જો આપણે ક્રોસ સેક્શન જોશું તો મુખ્ય ઘટકો જો અમે ચેનલ વિભાગનો ઉપયોગ કરીએ છીએ gyrationની ન્યૂનતમ ત્રિજ્યા લગભગ yy હશે તેથી આ વિભાગ વિશે નિષ્ફળતા થશે તેથી સ્થાનિક નિષ્ફળતા તરીકે આ મુખ્ય ઘટકની બકલિંગ ઊભી કરી શકે છે પછી નિષ્ફળતાનો બીજો રસ્તો એ વિભાગની વિકૃતિ છે જે વિભાગ વિકૃત કરી શકે છે ઉદાહરણ તરીકે કહો કે આ એક બિલ્ટ અપ વિભાગ છે જ્યાં લેસિંગ આપવામાં આવ્યું છે હવે જો આપણે જોઈએ કે વિકૃતિ થાય છે તો તે કંઈક આવું હશે તેથી વિકૃતિને કારણે નિષ્ફળતા થઈ શકે છે જેનું ધ્યાન રાખવું પડશે બીજી નિષ્ફળતા એ છે કે આ નંબર 3 છે નંબર 4 એ લેસિંગ મેમ્બરની નિષ્ફળતા છે એટલે કે લેસિંગ મેમ્બર જે પણ અમે પ્રદાન કરીએ છીએ તેની પણ કાળજી લેવી પડશે ઉદાહરણ તરીકે કહો કે જો આપણે લેસિંગ સાથે બે બિલ્ટ અપ સેક્શન આપીએ તો કહો કે જો તેની પહોળાઈ તેની લંબાઈની સરખામણીમાં ઓછી હોય તો તે આ રીતે બકલ થઈ શકે છે કહો કે સભ્ય આ રીતે બકલ કરી શકે છે બરાબર તેથી તેને લેસિંગ મેમ્બરની નિષ્ફળતા કહેવામાં આવે છે તેથી 4 પ્રકારની નિષ્ફળતા ચિત્રમાં આવી શકે છે હવે અમારે શું કરવાની જરૂર છે કે અમે લેસિંગ સિસ્ટમને એવી રીતે ડિઝાઇન કરીશું કે તે સ્થાનિક બકલિંગની નિષ્ફળતાને રોકશે તે લેસિંગ સિસ્ટમની નિષ્ફળતાને રોકશે અને તે સમગ્ર માધ્યમ તરીકે સભ્યની નિષ્ફળતાની કાળજી લેશે વૈશ્વિક સ્તરે અને વિકૃતિ પણ તો આપણે શું ધ્યાનમાં લેવાનું છે કારણ કે ઉદાહરણ તરીકે આપણે આ કહેને કેવી રીતે ધ્યાનમાં લઈએ છીએ તેને L કહેવાય છે તેથી LL બાય rc ન્યુનત્તમ એટલે L બાય rc લઘુત્તમ તેથી gyrationની ત્રિજ્યા મર્યાદિત હોવી જોઈએ કારણ કે અન્યથા આ નિષ્ફળ થઈ શકે છે તેથી કેટલાક પ્રતિબંધ આપણે પાતળો ગુણોત્તર પ્રતિબંધિત છે તે પ્રદાન કરવું જોઈએ અને પાતળા ગુણોત્તરને મર્યાદિત કરવા માટે આપણે લંબાઈને મર્યાદિત કરવી પડશે એટલે કે બે લેસિંગ વચ્ચેનું અંતર નક્કી કરવું પડશે તેથી સ્થાનિક બકલિંગની નિષ્ફળતામાંથી આપણે શોધી શકીએ છીએ કે બે લેસિંગ L વચ્ચે મહત્તમ અંતર કેટલું હોવું જોઈએ તેથી આ આપણે નક્કી કરવાનું છે બીજી બાબત એ છે કે જ્યારે લેસિંગ મેમ્બરની નિષ્ફળતા થાય છે ત્યારે ઉદાહરણ તરીકે કહો કે આનો અર્થ એ છે કે લેસિંગ ક્રોસ સેક્શન પાતળો લેવા માટે પૂરતો નથી એટલે લોડ લેવા માટે તે બકલિંગ છે તેથી લેસિંગ મેમ્બરની પહોળાઈ કેટલી હોવી જોઈએ લેસિંગ મેમ્બરની જાડાઈ કેટલી હોવી જોઈએ તે નક્કી કરવું પડશે કે જેના પરથી પાતળો ગુણોત્તર કાઢવો પડશે તે માટે પણ આપણે કાળજી લેવાની જરૂર છે પછી વૈશ્વિક સ્તરે નિષ્ફળતા છે તે નિષ્ફળ થઈ શકે છે તેથી જો વૈશ્વિક નિષ્ફળતા થાય છે તો તેનો અર્થ એ કે આપણે જોવું પડશે કે જો આપણે બે વિભાગો પૂરા પાડીએ છીએ તો આપણે વિભાગમાં અંતર એવી રીતે લેવાની જરૂર છે કે આપણે મર્યાદા હેઠળ હોઈએ પાતળો ગુણોત્તર જેનો અર્થ થાય છે કે બિલ્ટ અપ સેક્શનનો પાતળો ગુણોત્તર મર્યાદિત મૂલ્ય કરતાં વધુ ન હોવો જોઈએ જે પણ નક્કી કરવાનું છે બરાબર તેથી હવે સામાન્ય જરૂરિયાતો પર આવીએ છીએ જે કોડમાં આપવામાં આવી છે આ IS 800 2007 ના કલમ 7 6 માં આપવામાં આવ્યું છે અહીં તે કહે છે કે લેસ અને બાંધેલા બે મુખ્ય ઘટકો ધરાવતા કમ્પ્રેશન મેમ્બર જ્યાં વ્યવહારુ હોય ત્યાં લેસિંગના પ્લેન પર કાટખૂણે અક્ષની ત્રિજ્યાની ત્રિજ્યા હોવી જોઈએ જે લેસિંગના પ્લેનમાં અક્ષની ત્રિજ્યા કરતા ઓછી ન હોય તેથી આ કાળજી લેવી જરૂરી છે તેથી જ્યાં સુધી વ્યવહારુ લેસિંગ સિસ્ટમમાં સ્ટ્રટ એટલે કે લેસિંગ સિસ્ટમ લેસિંગ સ્પેસિંગ અને લેસિંગ ડાયમેન્શનની સમગ્ર લંબાઈમાં ભિન્નતા ન હોવી જોઈએ તે વસ્તુઓ તેની લંબાઈ સાથે બદલવી જોઈએ નહીં જેનો કોડમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવે સિંગલ લેસિંગ સિસ્ટમ પર આવીએ છીએ અમે કહીએ છીએ કે ઉદાહરણ તરીકે અમારી પાસે એક ચેનલ સેક્શન છે ટો ટુ ટો કહે હવે અમે અહીં લેસિંગ આપીશું આ કહો ફેસ A છે અને આ ફેસ B છે બરાબર હવે પ્રિફર ઓરિએન્ટેશન આના જેવું હોવું જોઈએ એટલે કે એક બીજાનો પડછાયો હોવો જોઈએ જો આ આ રીતે પ્રદાન કરવામાં આવે તો બીજી બીજી દિશામાં તે આ રીતે પ્રદાન કરવામાં આવે તેથી તે તેની અરીસાની છબી હોવી જોઈએ બરાબર તેનો અર્થ એવો ન હોવો જોઈએ કે આ પ્રકારના ઓરિએન્ટેશનને પ્રાધાન્ય આપવામાં આવતું નથી તેથી કોડમાં આનો પણ ઉલ્લેખ છે આપણે અહીં જોઈ શકીએ છીએ કે ચહેરા A પર લેસિંગ અને ચહેરા B પર લેસિંગની પસંદગીની ગોઠવણી કરવામાં આવી છે તેથી એક અન્યનો પડછાયો છે અને આ IS 800 2007 આકૃતિ નંબર 10A અને આકૃતિ 10B માં ડબલ લેસિંગ સિસ્ટમમાં આપવામાં આવ્યું છે કે કેવી રીતે પ્રાધાન્ય લેસિંગ હોવું જોઈએ તે અહીં પણ જણાવ્યું છે કે જ્યારે ડબલ લેસિંગ સિસ્ટમ્સ હોય ત્યારે અર્થ થાય છે તે વધુ સારું છે કે તમે અહીં બોલ્ટ કનેક્શન કરો એટલે કે તમે તેને બાંધો તો તે વધુ અસરકારક રહેશે અને ચહેરો A અને ચહેરો B આ રીતે હોવો જોઈએ જેથી કરીને કોડલ જોગવાઈ મુજબ ગોઠવણનો અર્થ થાય કે ફેસિંગ એટલે કે લેસિંગ ચહેરો A અને ચહેરો B આના જેવો હોવો જોઈએ જેનો અર્થ દરેક ચહેરા માટે સમાન છે પછી કોડમાં ઉલ્લેખિત કોડમાં બીજી બાબતો કહેવામાં આવી છે કે મુખ્ય ઘટકોની વિરુદ્ધ બાજુઓ પર ડબલ લેસિંગ સિસ્ટમ અને સિંગલ લેસિંગ સિસ્ટમને સ્ટ્રટની રેખાંશ ધરી પર લંબરૂપ ક્રોસ સભ્યો સાથે જોડવામાં આવશે નહીં સિવાય કે તમામ દળોના પરિણામે સ્ટ્રટ સભ્યોની વિકૃતિની ગણતરી કરવામાં આવે છે અને લેસિંગ અને ફાસ્ટનિંગ માટે પ્રદાન કરવામાં આવે છે તો આ કોડમાં જે કહેવામાં આવ્યું છે તે છે આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે આપણે કમ્બાઈન્ડ ક્રોસ મેમ્બર સાથે લેસિંગ અને મીન્સ આપી રહ્યા હોઈએ ત્યારે આવી રીતે કોઈ પણ આપી શકે છે ડબલ લેસિંગ સિસ્ટમ પછી ક્રોસ મેમ્બર ડબલ લેસિંગ સિસ્ટમ પછી ક્રોસ મેમ્બર આ રીતે કહો અથવા જો આપણે સિંગલ લેસિંગ સિસ્ટમનો ઉપયોગ કરીએ તો એક ઝોક મેમ્બર કે જેને લેસિંગ કહેવામાં આવે છે તો આના જેવું એક ક્રોસ મેમ્બર પસંદ કરવામાં આવે છે હવે ડિઝાઈન સ્પેસિફિકેશનમાં ડિઝાઈન સ્પેસિફિકેશનની ડિઝાઈનની વાત કરીએ તો સૌપ્રથમ એ જણાવવામાં આવે છે કે ટોટલ ટ્રાંસવર્સ શીયર ફોર્સ V એ કોમ્પ્રેસિવ ફોર્સ P ના 2 5 ટકા હશે કારણ કે લેસિંગમાં જ્યારે આપણે લેસિંગ ડિઝાઈન કરવા જઈ રહ્યા છીએ ત્યારે લેસિંગમાં થોડું કમ્પ્રેશન થતું હશે અન્ય સભ્યમાં એક સભ્ય તે તણાવ હશે અને તેનો અર્થ એ છે કે કેટલાક દળો અહીં કાર્ય કરશે કે બળ ટ્રાંસવર્સ શીયર ફોર્સમાંથી આવશે અને તે ટ્રાન્સવર્સ શીયર ફોર્સની ગણતરી અક્ષીય કમ્પ્રેસિવ ફોર્સમાંથી કરવામાં આવે છે અને કોડલ જોગવાઈમાં તે કહેવામાં આવે છે કે ટ્રાન્સવર્સ શીયર ફોર્સ બળ સંકુચિત બળના 2 5 ટકા હોવું જોઈએ આગળ જો આપણે લોડ એટલે કે લેસિંગ પરનું બળ વિતરિત કરીએ તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે સિંગલ લેસિંગ સિસ્ટમ માટે જો આપણે જોઈએ કે આપણે જાણીએ છીએ કે આ ઝોકનો કોણ છે તો આપણે વર્ટિકલ એન્ગલ અને ટોટલ ટ્રાંસવર્સ શીયર ફોર્સ સાથે થીટા તરીકે ગણી શકીએ તે V પછી દરેક ચહેરામાં તે V બાય n હશે કારણ કે બે ચહેરામાં તે બે ચહેરામાં હોઈ શકે છે અથવા ચહેરાની સંખ્યા વધી શકે છે તેથી ચહેરાની સંખ્યાના આધારે દરેક કેસમાં શીયર ફોર્સ V બાય n હશે અને જો આ V બાય n હોય અને જો લેસિંગ પર કામ કરતું બળ F હોય તો આપણે શોધી શકીએ કે F sin theta એટલે V બરાબર F આ F cos theta હશે અને આ F sin theta હશે એટલે કે F બરાબર છે V બાય n એટલે કે F n sin theta દ્વારા V બનશે ખરું તેથી F એ n સિન થીટા દ્વારા V બનશે અને જો સિંગલ લેસિંગ માટે સમાંતર પ્લેનની સંખ્યા બે હોય તો તે સામાન્ય રીતે 2 હોય છે તેથી V બાય 2 સિન થીટા અહીં n એ સમાંતર સમતલમાં ટ્રાંસવર્સ સિસ્ટમની સંખ્યા છે હવે ડબલ લેસિંગ માટે તે ફરીથી 2 વડે વિભાજિત થશે કારણ કે તે 2 કેસમાં વિતરિત થશે તેથી F 4 સિન થીટા વડે V બનશે હવે મેં કહ્યું તેમ આ બળ એક બારમાં તન્ય અને બીજા બારમાં સંકુચિત હશે હવે મેં કહ્યું તેમ લેસિંગ મેમ્બર સ્થાનિક રીતે બકલ કરી શકે છે આ લેસિંગ મેમ્બર બકલ કરી શકે છે બરાબર તેથી કોડે ચોક્કસ પ્રતિબંધ પૂરો પાડ્યો છે જે અહીં ટેબ્યુલર સ્વરૂપમાં આપવામાં આવ્યો છે કે અસરકારક લંબાઈ શું હશે અને પાતળી પાતળી ગુણોત્તર શું હશે તે જણાવે છે કે લેસિંગ બારનો le by r 145 થી વધુ ન હોવો જોઈએ એટલે કે કોડલ જોગવાઈ મુજબ આપણે લેસિંગ સિસ્ટમનું પરિમાણ એવી રીતે બનાવવું પડશે કે le by r 145 થી વધુ ન બને જેથી કરીને ઉલ્લેખ કરવો પડશે અને le ની ગણતરી કરવા માટે અસરકારક લંબાઈ કે જેની ચર્ચા કોડમાં પણ કરવામાં આવી છે જે બોલ્ટેડ એન્ડ લે સાથે સિંગલ લેસિંગના કિસ્સામાં l હશે તેનો અર્થ એ છે કે l લેસિંગ બારના આંતરિક અને છેડા બોલ્ટ્સ વચ્ચેની લંબાઈ છે તેથી le હશે l અને છેડા અને આંતરછેદ પર બોલ્ટ કરેલા ડબલ લેસિંગ માટે તે 7l હશે જ્યાં l બોલ્ટના આંતરિક છેડા વચ્ચેની લંબાઈ છે જમણે અને વેલ્ડિંગ લેસિંગ માટે પણ તે 0 7l હશે તેથી વિવિધ કેસોની અસરકારક લંબાઈ કોડમાં વ્યાખ્યાયિત કરવામાં આવી છે જે અહીં સિંગલ લેસિંગમાં બતાવેલ છે તે le is equal to l હશે ડબલ લેસિંગમાં તે 0 7l હશે અને વેલ્ડેડ કેસમાં પણ તે 0 7l અને પાતળી હશે ગુણોત્તર 145 થી વધુ ન હોવો જોઈએ હવે જો આપણે સપાટ પટ્ટીઓનો ઉપયોગ કરીએ તો શું પ્રતિબંધ હોવો જોઈએ એટલે કે લેમ્બડા લેસિંગ આપણે કેવી રીતે ગણતરી કરીએ તો લેમ્બડા જેમ આપણે જાણીએ છીએ le બાય r જમણે તેથી le બાય r જો આપણે ગણતરી કરીએ તો આ બનશે le બાય I A બાય I ના વર્ગમૂળ A બાય I ના વર્ગમૂળ બાય A એટલે bt ક્યુબ 12 બાય bt આ જેથી અંતે તે r 12 બાય t રુટમાં હશે તેથી લેમ્બડા લેસિંગ એટલે લેસિંગ એટલે કે લેસિંગ બારનો પાતળો ગુણોત્તર r 12 બાય tના મૂળમાં લેવો જોઈએ અને 145 કરતા ઓછો હોવો જોઈએ તેથી અહીંથી આપણે t ની કિંમત t ની જાડાઈ પણ શોધી શકીએ છીએ અહીંથી મળી શકે છે પછી યા ઠીક છે r અહીં તે r I બાય A નું મૂળ હશે હવે લેસિંગ બારની પહોળાઈ હવે આપણે કેવી રીતે શોધીશું લેસિંગ બારની પહોળાઈ એટલે કે જો લેસિંગ બારની પહોળાઈ કેટલી હશે આપવામાં આવે છે તેથી લેસિંગ બારની પહોળાઈ જો આપણે V કહીએ તો બોલ્ટેડ અને રિવેટેડ કનેક્શનમાં લેસિંગ બારની ન્યૂનતમ પહોળાઈ એ એન્ડ કનેક્ટરના નજીવા વ્યાસ કરતાં 3 ગણા કરતાં વધુ હોવી જોઈએ એટલે કે b ની પહોળાઈ 3 માં d કરતાં વધુ અથવા બરાબર હોવી જોઈએ ઓછામાં ઓછા 3 વખત d d એ બોલ્ટ અથવા રિવેટનો વ્યાસ છે પછી જાડાઈ જાડાઈ પર આવીને કાં તો આપણે તેમાંથી પાતળો ગુણોત્તર મૂલ્ય શોધી શકીએ છીએ અથવા શરૂઆતમાં આપણે આ માપદંડમાંથી જાડાઈ શોધી શકીએ છીએ અને પાતળો ગુણોત્તર ચકાસી શકીએ છીએ તેથી સિંગલ લેસિંગના કિસ્સામાં એવું સૂચવવામાં આવે છે કે t એ l બાય 40 કરતા વધારે અથવા બરાબર હોવો જોઈએ અને ડબલ લેસિંગ માટે t એ l બાય 60 કરતા વધારે હોવો જોઈએ જ્યાં l આંતરિક છેડાના બોલ્ટ્સ વચ્ચેની લંબાઈ છે એટલે કે જો આ લેસિંગ છે બાર પછી જો આ બોલ્ટ છે તો આ લંબાઈ હશે તેથી સિંગલ લેસિંગ માટેના આ માપદંડો પરથી લેસિંગ બારની ન્યૂનતમ જાડાઈ શોધી શકાય છે તે 40 બાય l હશે અને ડબલ લેસિંગ માટે તે l બાય 60 કરતાં વધુ હશે પછી બીજી એક અગત્યની બાબત જે આપણે શોધવાની છે તેનો અર્થ એ છે કે આપણે નક્કી કરવું પડશે કે લેસિંગ બારના ઝોકનો કોણ છે તે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે તે નક્કી કરી શકાય છે એટલે કે કોડલ જોગવાઈ કહે છે કે તે 40 થી 70 ડિગ્રીની વચ્ચે હોવી જોઈએ જો આપણી પાસે હોય તો અહીં લેસિંગ પછી વર્ટિકલ મેમ્બર સાથે ઝોકનો કોણ 40 થી 70 ડિગ્રી વચ્ચે હોવો જોઈએ જો કે અનુભવ પરથી એવું જોવા મળે છે કે આ લેસીંગ સિસ્ટમ અસરકારક રહેશે જો થીટા 40 એટલે કે 40 40 અથવા 45 ની નજીક બને તો જો આપણે મૂળભૂત રીતે 35 થી 45 નો અર્થ ધ્યાનમાં લઈએ તો તે વધુ અસરકારક રહેશે પછી સ્પેસિંગ સ્પેસિંગ એટલે બે લેસિંગ મેમ્બર વચ્ચેનું અંતર જેને L અને આ સ્પેસિંગ કહેવામાં આવે છે કારણ કે તે સ્થાનિક રીતે આ રીતે બકલ થઈ શકે છે તેથી આ બકલીંગની કાળજી રાખવા માટે કોડલ જોગવાઈએ જણાવ્યું છે કે લેસિંગ બારનું મહત્તમ અંતર ઓછામાં ઓછું હોવું જોઈએ પાતળો ગુણોત્તર 0 7 લેમ્બડા મેક્સ અથવા 50 જે ન્યૂનતમ હોવો જોઈએ તેથી કોઈ પણ સંજોગોમાં તે 50 થી વધુ ન હોવો જોઈએ અને તે 0 7 લેમ્બડા મેક્સ પણ હોઈ શકે છે તેથી સ્તંભની સ્થાનિક બકલિંગની કાળજી લેવા માટે લેસિંગ બારનું અંતર આટલું હોવું જોઈએ અહીં L એ દરેક ઘટક સાથે જાળીના બારના જોડાણોના કેન્દ્ર વચ્ચેનું અંતર છે હવે rc ન્યુનત્તમ શું છે rc લઘુત્તમ એ કમ્પ્રેશન મેમ્બરના ઘટકની લઘુત્તમ ત્રિજ્યા છે જેનો અર્થ છે કે જો આપણે સેનો ઉપયોગ કરીએ તો ચેનલ વિભાગનો ઉપયોગ કરીએ તો rc લઘુત્તમ ryy હશે rc લઘુત્તમ ryy હશે રાઇટ પછી મુખ્ય સભ્ય સાથે જોડાણ હવે આપણે મુખ્ય ઘટક સાથે લેસિંગના જોડાણ માટે ચોક્કસ સંખ્યાના બોલ્ટ્સ અથવા વેલ્ડિંગ પરિમાણો શોધવાની જરૂર છે જેથી તે સંખ્યાના આધારે આ લેસિંગ સભ્યમાં શું બળ આવે છે તેના પર નિર્ભર રહેશે બોલ્ટનો નિર્ણય લેવામાં આવશે અથવા જો આપણે વેલ્ડ કનેક્શનનો ઉપયોગ કરીએ તો વેલ્ડ કનેક્શનની લંબાઈ વેલ્ડ કનેક્શનનું કદ નક્કી કરવું જોઈએ તેથી કોડલ જોગવાઈ કહે છે કે મુખ્ય સભ્યને લેસિંગ બારનું રિવેટિંગ બોલ્ટિંગ અથવા વેલ્ડિંગ બારમાં લોડ ટ્રાન્સમિટ કરવા માટે પૂરતું હોવું જોઈએ પછી વેલ્ડ કનેક્શનના કિસ્સામાં એવું કહેવામાં આવે છે કે જ્યાં વેલ્ડેડ લેસિંગ બાર મુખ્ય સભ્યોને ઓવરલેપ કરે છે લેસિંગ બારની બંને કિનારે માપવામાં આવેલા લેપની માત્રા બારની જાડાઈના ચાર ગણી અથવા સભ્યો બેમાંથી જે ઓછી હોય તે કરતાં ઓછી હોવી જોઈએ નહીં અને વેલ્ડીંગ બારમાં લોડને પ્રસારિત કરવા માટે પૂરતું હોવું જોઈએ અને કોઈ પણ સંજોગોમાં અમે લેપની સંપૂર્ણ લંબાઈ માટે બારની દરેક બાજુએ પ્રદાન કરીશું તેથી વેલ્ડ કનેક્શનના કિસ્સામાં આપણે આ યાદ રાખવું જોઈએ અને બોલ્ટ કનેક્શન માટે અમારે અર્થ પૂરો પાડવાનો છે અમારે બોલ્ટની તાકાત અને સંખ્યા શોધવાની છે તો આવા સભ્યના કિસ્સામાં એટલે કે આવા પ્રકારનું કનેક્શન જ્યાં જોડાણો અલગથી બનાવવામાં આવ્યા હોય તો બોલ્ટની સંખ્યા F દ્વારા R તરીકે નક્કી કરી શકાય જ્યાં R એ બોલ્ટની કિંમત છે અને F એ લેસિંગ સભ્ય પરનું બળ છે તેથી જો આપણે લેસિંગ મેમ્બર પરના બળને જાણીએ તો આપણે આ માટે જરૂરી બોલ્ટની સંખ્યા શોધી શકીએ છીએ તેથી આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ પરંતુ આ કિસ્સામાં બીજા કિસ્સામાં આપણે જોઈ શકીએ છીએ કે બંને સભ્યો આ બોલ્ટ પર કાર્ય કરી રહ્યા છે બરાબર તેથી આ પરિણામી બળમાં આપણે જે પરિણામી બળ શોધવાનું છે તે જો આપણે આ જોઈશું તો પરિણામી બળ એફ કોસ થીટા વત્તા હશે F cos થીટા બરાબર આ થીટા છે તેથી 2F cos થીટા ચિત્રમાં આવશે અને આ F sin theta છે અને આ F sin theta છે જે રદ કરી રહ્યું છે તેથી 2F cos theta પરિણામી બળ અને બોલ્ટ મૂલ્ય હશે જો આપણે R ને ધ્યાનમાં લઈએ તો 2F cos theta by R જ્યાં થીટા એ ઝોકનો કોણ છે અને F એ લેસિંગ બારમાં બળ છે તેથી જો આપણે લેસિંગ બારમાં બળ શોધી કાઢીએ તો આપણે મુખ્ય પ્લેટ સાથે લેસિંગ બારને જોડવા માટે જરૂરી બોલ્ટની સંખ્યા શોધી શકીએ છીએ અને આ તેના પર નિર્ભર કરે છે કે આપણે કયા પ્રકારના જોડાણો ધ્યાનમાં લેવા જઈ રહ્યા છીએ કે શું તે અલગથી કનેક્ટ થઈ રહ્યું છે અથવા તે છે ઓવરલેપ થયેલ બે લેસીંગ ઓવરલેપ થયેલ છે અને ડબલ શીયર તરીકે કામ કરે છે તો અહીં પણ તમે જોઈ શકો છો કે આ કેસની બોલ્ટ વેલ્યુ અને આ કેસની બોલ્ટ વેલ્યુ અલગ અલગ હશે કારણ કે અહીં બોલ્ટ વેલ્યુ સિંગલ શીયર હેઠળ હશે અને અહીં બોલ્ટ વેલ્યુ ડબલ શીયર હેઠળ હશે તેથી તે મુજબ બોલ્ટ વેલ્યુ ગણતરી કરવી તેથી આ બાબતો આપણે યાદ રાખવાની છે કે જ્યારે આપણે લેસિંગ મેમ્બરને ડિઝાઇન કરવા જઈશું તો ટૂંકમાં જો આપણે કહીએ કે લેસિંગ મેમ્બર ડિઝાઇન કરવામાં આવ્યા છે અથવા સંપૂર્ણ બિલ્ટ અપ સેક્શન નિષ્ફળતાના માપદંડ સભ્યની નિષ્ફળતાના આધારે ડિઝાઇન કરવામાં આવ્યા છે તેથી આપણે ગિરેશનની ત્રિજ્યાને મર્યાદિત કરવી પડશે જેથી નિષ્ફળતા ન થાય સ્થાનિક રીતે મુખ્ય સભ્યની નિષ્ફળતા કે આપણે લેસિંગ સ્પેસિંગ પણ પૂરું પાડવું પડશે કે L કેપિટલ L એવી રીતે કે L બાય rc ન્યુનત્તમ ચોક્કસ મૂલ્યથી વધુ ન હોવું જોઈએ પછી ફરીથી ભારે બળને કારણે અથવા પાતળીતાને કારણે લેસિંગ મેમ્બરની નિષ્ફળતાની તક હશે તેથી તે પણ ધ્યાન રાખવું પડશે કે લેસિંગ મેમ્બરની તાકાત વહન કરવાની ક્ષમતા કેટલી છે અને આપણે જોવું પડશે જીરેશનની ત્રિજ્યા શું છે અને પાતળો ગુણોત્તર શું છે તે આવી રહ્યું છે અને આપણે મહત્તમ પાતળી ગુણોત્તર જે અનુમતિપાત્ર છે તે અનુમતિપાત્ર પાતળી ગુણોત્તરની અંદર મર્યાદિત કરવું પડશે આ આપણે કરવાનું છે આ ઉપરાંત આપણે લેસિંગ સિસ્ટમને મુખ્ય સભ્યોમાં જોડવા માટે બોલ્ટ અથવા વેલ્ડ કનેક્શનની યોગ્ય વ્યવસ્થા શોધવાની છે જો આપણે બોલ્ટ કનેક્શનનો ઉપયોગ કરીએ તો ફરીથી આપણે જોવું પડશે કે શું આપણે લેસિંગ મેમ્બરને અલગથી કનેક્ટ કરી રહ્યા છીએ અથવા આપણે ઓવરલેપ કરી રહ્યા છીએ કે તે મુજબ દળો ગણતરી કરવામાં આવશે અને પછી બોલ્ટ્સની સંખ્યાની ગણતરી કરવામાં આવશે અને હકીકતમાં જો આપણે જોશું કે લેસિંગ મેમ્બર પરનું બળ ઘણું ઓછું છે અને સામાન્ય રીતે બોલ્ટની સંખ્યા 1 થી 2 બને છે મહત્તમ કિસ્સામાં આપણે 1 જોશું અને કેટલીકવાર આપણે 2 જોશું પર્યાપ્ત છે તો વર્કઆઉટ ઉદાહરણ દ્વારા આપણે પણ આની પુષ્ટિ કરીશું ઠીક છે તો આજે આપણે આની ચર્ચા કરી છે અને હવે પછીના વર્ગમાં આપણે સ્ટેપ્સ વિશે ચર્ચા કરીશું જે આપણે આજે ચર્ચા કરી છે કે સ્ટેપ વાઇઝ અર્થ કેવી રીતે ડિઝાઈન કરવું તે પદ્ધતિસરની રીતે ચર્ચા કરવામાં આવશે અને પછી વર્કઆઉટ ઉદાહરણ બનાવવામાં આવશે આભાર